આપણે RC સર્કિટ અથવા કોઈ સામાન્ય પ્રથમ ઓર્ડર સર્કિટનો પ્રારંભિક ઇનપુટ માટે રિસ્પોન્સ મેળવ્યો હવે આપણને જે સોલ્યુશન મળ્યું તે એક સામાન્ય હતું સિવાય કે જ્યારે ખાસ કેસ SCR 1 0 થાય આપણા સામાન્ય સંકેતનો અર્થ છે જ્યારે ઉત્તેજીત એક્સપોનેનશીયલ એ જ ટાઈમ કોંસ્ટંટ જે પ્રથમ ઓર્ડર સિસ્ટમ નો નેચરલ રિસ્પોન્સ હોય તો જે આપણને મળ્યો તે ઉકેલ વ્યાખ્યાયિત નથી કારણ કે છેદ 0 પર ગયો તેથી આપણે જે કરવા જઈ રહ્યા હતા તેના માટે યોગ્ય લિમિટ લેવી અને શું આવે છે તે જોવાનું છે આપણે કહીએ છીએ કે આપણે V c નો રિસ્પોન્સ શોધી રહ્યા છીએ હવે આ બીજું કંઈપણ હોઈ શકે છે જેથી આપણે V R નો રિસ્પોન્સ શોધી શકીએ છીએ અથવા લૂપનો વિદ્યૂત પ્રવાહ છે હવે જ્યારે s બરાબર 1 CR થાય જેનો અર્થ છે કે તે ઉત્તેજીત સ્ત્રોત V p એક્સપોનેનશીયલ t RC છે જે એક એક્સપોનેનશીયલ છે જે સર્કિટના નેચરલ રિસ્પોન્સ જેટલો જ છે આપણે જોઈએ છીએ કે આ છેદ અહીં 0 પર જાય છે તેથી આપણે આ અભિવ્યક્તિનો ઉપયોગ કરી શકતા નથી તેથી આમાં આગળ તપાસ કરશું આપણે જાણીએ છીએ કે સામાન્ય રીતે આ અચળ અહી પ્રારંભિક શરતોથી નક્કી થાય છે તેથી તે કરવા માટે આપણે જે કરવાનું છે તે કહીએ કે કેપેસીટર પરના પ્રારંભિક વોલ્ટેજ V c ના 0 અવશ્ય તે 0 હશે આ અહિયાં V p એક્સપોનેનશીયલ s વખત 0 થસે જે ફક્ત 0 ભાગ્યા 1 SCR V 0 એક્સપોનેનશીયલ 0 R C છે તેથી આ પણ 0 છે તેથી આપણે જાણીએ છીએ કે આ V0 આ બહાર આવે છે જે આપણે ઉકેલીને આપણને આ સમીકરણ Vc ઓફ 0 V p 1 SCR મળશે જ્યાં આ કેપેસિટર પરના પ્રારંભિક વોલ્ટેજ છે તેથી એટલે કે આ અચળ V0 શુ હોવા જોઈએ તેથી જો હું તેનો ઉપયોગ અહીં વાક્યને પૂર્ણ કરવા માટે કરું છું તો મને V c ઓફ t બરાબર શું મળશે મારી પાસે અહિયાં V p 1 SCR છે અને V p 1 SCR તેનો 1 સાથે ગુણાકાર કરે છે તેથી V p 1 SCR × એક્સપોનેનશીયલ st એક્સપોનેનશીયલ t RC V c ઓફ 0 તેથી ફરીથી આ હજુ પણ S C R 1 બરાબર 0 માટે અવ્યાખ્યાયિત છે તેથી આ મુશ્કેલીને દૂર કરવા માટે આપણે જે કરીશું તે એ છે જે આપણે S C R 1 ની લિમિટ 0 તરફ લઈશું તેથી સૌપ્રથમ મને SCR 1 ને કેટલાક ડેલ્ટા તરીકે વ્યાખ્યાયિત કરવા દો ફક્ત આ રીતે કરવા માટે સરળ જવાબ આપો તમારે આની જેમ આ કરવાની ખરેખર જરૂર નથી તો આનો અર્થ એ છે કે s s ડેલ્ટા 1 વિભાજિત C R તેથી આ સમીકરણ Vp ભાગ્યા ડેલ્ટા× એક્સપોનેનશીયલ st કે જે ડેલ્ટા 1 RC છે તેથી તે એક્સપોનેનશીયલ ડેલ્ટા - 1 CR × C એક્સપોનેનશીયલ - t RC Vc ઓફ 0 અને આપણે અને ફરીથી લખીએ તો આપણે નિરીક્ષણ કર્યું કે આ બીજું કંઈ નથી પરંતુ એક્સપોનેનશીયલ ડેલ્ટા t RC × એક્સપોનેનશીયલ t RC છે તેથી હું આ એક્સપોનેનશીયલ t R C લઈશ જે આ પદ માટે સામાન્ય છે અને તે પદ બહાર છે તેથી મારી પાસે આ આખી વસ્તુ V p એક્સપોનેનશીયલ t R C થસે અને મારી પાસે એક્સપોનેનશીયલ ડેલ્ટા t R C 1 વિભાજિત ડેલ્ટા V c ઓફ 0 છે અને મારે આની લિમિટ લેવાની છે કારણ કે ડેલ્ટા ટેંડ્સ ટુ 0 છે અને ડેલ્ટા ટેંડ્સ 0 SCR 1 ટેંડ્સ ટુ 0 અથવા s માં 1 CR આ ફોર્મમાં પદ કરવા માટે ખૂબ જ સરળ છે કે મને ખાતરી છે કે તમે કદાચ પહેલાથી જ આ લિમિટ થી પરિચિત છો તમે તેને અમુક અન્ય મૂળભૂત વર્ગમાં લીધું હશે જ્યારે આપણે લિમિટ વગેરે વિશે જાણ્યું હતું પરંતુ હું તે અહીં કરીશ તેથી તે કરવાની એક રીત પાવર સિરીજમાં એક્સપોનેનશીયલને સમજાવવાની છે તેથી આપણને 1 ડેલ્ટા t RC ડેલ્ટા સ્ક્વેર t સ્ક્વેર 2 × R સ્ક્વેર C સ્ક્વેર ઉચ્ચ વોલ્ટ એવા પદ જેમાં ડેલ્ટા d ક્યુબ ડેલ્ટા t થી 4 અને એજ રીતે મળશે અને છેલ્લે આપણી પાસે 1 છે જે ત્યાંથી આવે છે આખી વસ્તુ વિભાજિત ડેલ્ટા છે તેથી હવે આ પદ ફક્ત 1 સાથે રદ કરે છે અને આ ડેલ્ટા અહીં આ સાથે રદ કરે છે તેથી આ પદ કોઈ પણ ડેલ્ટા વગર છોડી દેવામાં આવે છે અથવા અન્ય બધા હજુ પણ અહીં ડેલ્ટા રહેશે આ ડેલ્ટા એ ડેલ્ટા સ્ક્વેર બનશે આગામી ડેલ્ટા q ડેલ્ટા સ્ક્વેર બનશે અને એમજ તેથી જ્યારે તમે ડેલ્ટાની લિમિટ 0 પર લઈ જાવ છો તો આ તમામ પદ જેમાં ડેલ્ટા 1 કરતાં વધારે એક્સપોનેનશીયલ ધરાવે છે તે 0 પર જશે અને તે ફક્ત આ t R C સાથે જ બાકી રહેશે SCR 1 ની લિમિટ 0 ઓફ Vc ઓફ t પર જાય છે જે ખરેખર V p 1 SCR એક્સપોનેનશીયલ st એક્સપોનેનશીયલ t RC V c ઑફ 0 exponential t RC છે આ આખી વસ્તુ V p × t RC એક્સપોનેનશીયલ t RC V c ઓફ 0 exponential t R C હશે તેથી કુલ પ્રતિભાવ V p × t RC એક્સપોનેનશીયલ t RC V c ઓફ 0 એક્સપોનેનશીયલ t RC આ ફોર્સ રિસ્પોન્સ છે અને આ નેચરલ રિસ્પોન્સ છે તેથી એક વસ્તુ જે આપણે અવલોકન કરી શકીએ છીએ તે એ છે કે અહીં ફોર્સ રિસ્પોન્સનો કોએફિસિયન્ત હશે સાથે સિસ્ટમ માટે અનંત ગેઇન હશે કારણ કે તેનો હવે તેનો પોતાનો નેચરલ રિસ્પોન્સ છે આ વધુ સ્પષ્ટ થશે જ્યારે આપણી પાસે સાઇનોસોઇડલ ઇનપુટ્સ હશે અને સાઇનોસોઇડલ નેચરલ રિસ્પોન્સ વાળી સર્કિટ હશે પછી તમે જોઈ શકો છો કે જેને રેઝોનેટ તરીકે ઓળખવામાં આવે છે તે પણ રેઝોનેટ્સના પ્રકારો છે પરંતુ મુદ્દો અહીં એ છે કે આખી વસ્તુ અનંતમાં જશે નહીં જોકે આ ગુણાકાર પરિબળ અનંતમાં જાય છે આ એક્સપોનેનશીયલ 0 પર જડપથી જાય છે પછી આ t RC અનંત સુધી જાય છે તેથી સમગ્ર પ્રતિભાવ હજુ પણ 0 પર જાય છે તેથી આ ઘટના રેઝોનેટ છે તે અહીં બહુ સ્પષ્ટ નથી પરંતુ મુદ્દો એ છે કે જ્યારે ઇનપુટ નેચરલ રિસ્પોન્સની બરાબર હોય ત્યારે ઇનપુટ માટેનો ગેઇન ખૂબ મોટો હોય છે કારણ કે t અનંત સુધી જાય છે ત્યારે ગેઇન પણ અનંત સુધી જાય છે હવે કેટલાક અન્ય ઇનપુટ માટે યાદ રાખો જ્યારે s 1 RC નથી આ ગેઇન ના બદલે તે 1 1 SC R હતો હવે આપણે જો SCR 1 મૂકો તો તમને અહી અનંત મળશે પણ જુઓ કે નેચરલ રિસ્પોન્સ આપણી પાસે t RC છે અને જેમ t અનંત પર જાય છે આ સંખ્યા પણ અનંત પર જાય છે પરંતુ સમગ્ર પ્રતિભાવ 0 પર જાય છે તેથી સામાન્ય રીતે પ્રથમ ઓર્ડર સર્કિટનો કુલ રિસ્પોન્સ તેનો પોતાનો નેચરલ રિસ્પોન્સ છે જે ને V p × t R C V c ઓફ 0 × એક્સ્પોનેંસિયલ t RC તરીકે પણ લખી શકાય છે આ એક વિકલન સમીકરણ માટે છે જયા આપણે તેને અન્ય વિકલન સમીકરણ માટે પણ તેનું મૂલ્યાંકન કરી શકીએ છીએ જ્યાં વિવિધ પદ અલગ રીતે સ્કેલ કરવામાં આવે છે અગત્યની વાત અહીં એ છે ચાલો કહીએ કે V c નો ગુણાંક 1 છે તો પછી આ ગુણાંક ટાઈમ કોંસ્ટંટ છે અને એ એક્સ્પોનેંસિયલના ટાઈમ કોંસ્ટંટ બરાબર છે તેથી જ્યારે આ બંને સરખા હોય ત્યારે વિકલન સમીકરણનો ટાઈમ કોંસ્ટંટ એ ત્યારે જમણી બાજુના એક્સ્પોનેંસિયલના ટાઈમ કોંસ્ટંટ બરાબર છે આપણને આ ઉકેલ મળશે હવે કેટલાક અન્ય પદોને V pમાં સ્કેલ કરી શકાય છે આપણે અહીં કંઈક બીજું મેળવી શકીએ છીએ અને તે આ સ્થિતિમાં દેખાશે હવે આ પોતાના માટે સમજવું ઉપયોગી છે અને પછી પણ જ્યારે આપણે બીજા ઓર્ડરની સિસ્ટમની ચર્ચા કરીએ છીએ ખાસ કરીને બીજી ઓર્ડર સિસ્ટમ્સનો કેસ આ કેસમાં ઓછું છે જ્યાં પ્રથમ ઓર્ડર સિસ્ટમ આપવામાં આવી રહી છે એક્સપોનેનશીયલ છે જે તેનો નેચરલ રિસ્પોન્સ છે તેથી આ એક થોડુક રસપ્રદ પરિણામ છે અને અન્ય સામાન્ય અભિવ્યક્તિમાંથી તેને કેવી રીતે મેળવવું અને સાથે કેવી રીતે દૂર કરવું તે યાદ રાખવું જોઈએ